ફેરાડેના નિયમ લેન્ઝના નિયમ પર ડેમોન્સ્ટ્રેશન અને ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડનું નોન કન્ઝર્વેટીવ નેચર પાછલા અઠવાડિયામાં આપણે ફેરાડેના નિયમ Faradays law અને તેને સંબંધિત લેન્ઝના નિયમ Lenz's law વિશે ચર્ચા કરી રહ્યા હતા આ નિયમ મુજબ બદલાતું ફ્લક્સ EMF આપે છે અને EMF એવું આપે છે કે તે ફેરફારનો વિરોધ કરે છે ત્રીજો મુદ્દો જે આપણે સમજાવ્યો હતો કે બદલાતું મેગ્નેટીક ફિલ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે જેનો અર્થ છે કે B∂t0 છે તે કન્ઝર્વેટીવ નથી આજના વ્યાખ્યાનમાં હું તમને કેટલાક ડેમોન્સ્ટ્રેશન્સ બતાવવા જઈ રહ્યો છું જેના દ્વારા હું તમને ફેરાડેનો નિયમ બતાવીશ કે કેવી રીતે ઇન્ડ્યુસ્ડ EMF બલ્બ પ્રગટાવશે હું તમને લેન્ઝના નિયમનું ડેમોન્સ્ટ્રેશન બતાવીશ અને હું તમને બદલાતા મેગ્નેટીક ફિલ્ડ દ્વારા પ્રોડ્યુસ થતા ઇલેક્ટ્રીક ફિલ્ડનું નોન કન્ઝર્વેટીવ નેચર પણ બતાવીશ ફેરાડેના નિયમને દર્શાવવા માટે આપણી પાસે અહીં આ બોક્સની અંદર વિશાળ સંખ્યામાં કરંટનું વહન કરતા વાયરના ટર્ન્સ છે જે અહીં જોડાયેલ છે અને અહીં અંદર ઘણું લોખંડ ભરેલું છે તે બાયસિકલ સ્પોક્સ છે જે મેગ્નેટીક ફિલ્ડને અહીં કેન્દ્રિત બનાવે છે જ્યારે હું આ સ્વિચ ચાલુ કરું ત્યારે AC સપ્લાય અહીં આવે છે જ્યારે AC સપ્લાય અહીં આવે તે એક મેગ્નેટીક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે જે સમય સાથે બદલાતું રહે છે અને તે સમય સાથે બદલાતું મેગ્નેટીક ફિલ્ડ સમય સાથે બદલાતું ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે તેથી જો હું અહીં વાયર લગાઉં તો તે ઇલેક્ટ્રીક ફિલ્ડ કરંટમાં વધારો કરે છે અને આ કરંટની અસર આપણને દેખાવી જોઈએ ઉદાહરણ તરીકે અહીં તમે આ બલ્બ જુઓ છો જે આસપાસના ઘણા બધા વાયર સાથે જોડાયેલ છે તેથી જો ત્યાં કોઈ ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અથવા બદલાતા મેગ્નેટીક ફિલ્ડને કારણે કોઈ EMF પ્રોડ્યુસ થાય તો તે અહીં કરંટ પ્રોડ્યુસ કરવું જોઈએ અને જ્યારે હું AC સપ્લાય ચાલુ કરું ત્યારે આ બલ્બ પ્રકાશિત થવો જોઈએ તો ચાલો આપણે તે જોઈએ તમે જોઈ શકો છો કે જેવી હું આ સ્વિચ ચાલુ કરું અહીં કરંટનું વહન થતા બલ્બ પ્રકાશિત થાય છે તેવી જ રીતે અહીં મારી પાસે ઘણાં બધી LED કનેક્ટેડ છે આ ફક્ત તમને રંગીન ડેમોન્સ્ટ્રેશન બતાવવા માટે છે ઘણી બધી LED એ જ વાયરના સમૂહ સાથે જોડાયેલ છે અને જેવી હું આ સ્વિચ ચાલુ કરું તમે જોશો કે LED વિવિધ રંગોથી પ્રકાશિત થશે તેથી તમે જોયું કે આ કોર માં બદલાતું મેગ્નેટીક ફિલ્ડ બદલાતા ફ્લક્સ અથવા બદલાતું આસપાસનું ઇલેક્ટ્રીક ફિલ્ડના કારણે તેની આસપાસના EMF માં વધારો આપે છે આ સેટઅપ માં લેન્ઝનો નિયમ બતાવવા માટે છેલ્લી વાર મેં તમને એક નાની કોઇલ માં બતાડ્યું હતું અહીં હું તમને મોટી કોઇલ માટે બતાવીશ જેવી હું આ સ્વિચ ચાલુ કરું તમે જોશો કે આ ડિસ્ક ઉપર આવશે લેન્ઝના નિયમને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે મારી પાસે અહીં બે ટ્યુબ્સ છે જેમાં છિદ્ર છે આ ટ્યુબ એલ્યુમિનિયમ ની બનેલી છે અને આ ટ્યુબ તાંબાની બનેલી છે તો મારી પાસે વિવિધ વાહકતા ધરાવતી ટયુબ્સ છે યાદ કરો લેન્ઝનો નિયમ શું છે લેન્ઝના નિયમ મુજબ કોઈ પણ બદલાતા મેગ્નેટીક ફિલ્ડના કારણે એવી રીતે કરંટ પ્રોડ્યુસ થાય છે કે તે ફેરફારનો વિરોધ કરે છે અને આપણે તે તમને અંદર એક ચુંબક મૂકીને બતાવીશું જો ચુંબક નીચે પડી રહ્યું છે તો બધે મેગ્નેટીક ફિલ્ડ બદલાઈ રહ્યું છે અને તે આ ટ્યુબમાં કરંટ પ્રોડ્યુસ કરે છે અને કરંટની દિશા એવી હોવી જોઈએ કે તે ચુંબકના નીચે આવવાનો વિરોધ કરે અને તેથી ચુંબક ધીમુ પડી જાય છે જેને મેગ્નેટીક બ્રેકિંગ તરીકે ઓળખવામાં આવે છે હું તમને તે બતાવીશ ચાલો હું તમને પ્રથમ બતાવીશ કે જો હું ચોકનો આ ટુકડો લઉં જે નોન મેગ્નેટિક છે અને તેને હું આમાંથી પસાર કરું છું તો તમે જોશો કે તે તરત જ નીચે આવે છે તે જોવાની શ્રેષ્ઠ રીત છે કે હું ગણતરી શરૂ કરીશ અને તમે જોશો કે તે કેટલી ગણતરીથી નીચે આવે છે 1 2 તે માત્ર બે સુધી ગણતરી કરવાથી નીચે આવી ગયો તેને ફરીથી જુઓ 1 2 કોપર ટ્યુબ સાથે પણ એમ જ બને છે જો હું અહીં કોપર ટ્યુબ લઉં હું તેને અહીં મૂકીશ 1 2 તે તરત જ નીચે આવે છે ચાલો હવે જોઈએ કે જો અહીં હું ચુંબક પસાર કરું તો શું થાય છે આ માટે હું તમને ડિપેન્ડેન્સ બતાવવા માટે બે જુદા જુદા ચુંબકનો ઉપયોગ કરીશ એક અહીં નાનું ચુંબક છે તમે અહીં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો આ એક નાનું ચુંબક છે અને આ એક મોટું ચુંબક છે જેની મેગ્નેટીક મોમેન્ટ વધારે છે આની મેગ્નેટીક મોમેન્ટ ઓછી છે તો ચાલો તેને અહીં મૂકીએ ચાલો આ ઓછી મેગ્નેટીક મોમેન્ટ વાળું નાનું ચુંબક લઈએ અને તેને આ ટ્યુબમાંથી પસાર કરીએ આ કોપર એ ખૂબ જ વધારે વાહકતા ધરાવતું હોય છે તો ચાલો આપણે તેને પસાર કરીએ અને જોઈએ કે શું થાય છે 1 2 3 અહીં થોડો સમય વધારે લાગે છે ચાલો આપણે ફરીથી તે કરીએ 1 2 3 જો હું વધારે મેગ્નેટીક મોમેન્ટ ધરાવતું મોટું ચુંબક લઉં તો ચાલો જોઈએ કે શું થાય છે 1 2 3 4 5 તમે જોઈ શકો છો કે તે વધુ સમય લે છે જો હું તેને ઓછી વાહકતા અથવા વધુ અંતરના મટીરીયલમાં મૂકું તો શું થાય છે ચાલો તે જોઈએ 1 2 3 તે 3 સુધીની ગણતરીમાં નીચે આવે છે તો જેમ વાહકતા ઓછી હોય તેમ તે ઝડપથી પસાર થાય છે જો ટ્યુબ લાકડાની હોત તો વધારે ફરક ન હોત તે નોન મેગ્નેટીક મટીરીયલ માટે જે સમય લાગે છે તે જ સમય પર નીચે આવત તો અહીં મેં તમને જે બતાવ્યું છે કે ચાલો આપણે ફરી એક વાર એલ્યુમિનિયમ માંથી તેને પસાર કરીએ અને તમે જોઈ શકો છો કે તે વધુ સમય લે છે તેથી મેં તમને બતાવ્યું કે ચુંબકને ટ્યુબ માંથી પસાર કરતા તે કરંટને જનરેટ કરવાનું શરૂ કરે છે જે તેના નીચે આવવાનો વિરોધ કરે છે આ ત્રીજા ડેમોન્સ્ટ્રેશનમાં હું તમને બતાવવા જઇ રહ્યો છું કે બદલાતા મેગ્નેટીક ફિલ્ડને કારણે પ્રોડ્યુસ થતું ઇલેક્ટ્રીક ફિલ્ડ નોન કન્ઝર્વેટીવ છે ચાલો નોન કન્ઝર્વેટીવનો અર્થ સમજીએ નોન કન્ઝર્વેટીવ ફિલ્ડ દ્વારા આપણો અર્થ એ છે કે આપેલ બે પોઇન્ટ્સ વચ્ચેનું પોટેન્શિયલ એ નિર્ધારિત નથી અને તે પાથ પર આધારિત છે તો મારી પાસે અહીં તે જ કોઇલ છે જે બદલાતા મેગ્નેટીક ફિલ્ડનું નિર્માણ કરે છે કારણકે આ અહીં AC સપ્લાય સાથે જોડાયેલ છે અને તે આ ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ કરે છે જે અહીં આસપાસ છે અને મારી પાસે અહીં કોઇલ છે જે અહીં જોડાયેલ અવરોધ સાથેનો એક નિયમિત વાહક વાયર છે હું આ અહીં મુકીશ જેથી આ વાયરમાં કરંટ પ્રોડ્યુસ થાય જ્યારે હું આ બે બિંદુઓ વચ્ચે વોલ્ટેજનો તફાવત લઈશ તો મેં તેમને કેવી રીતે કનેક્ટ કર્યા છે તેના આધારે તમે જોશો કે વોલ્ટેજ અલગ આવશે વોલ્ટેજને માપવા માટે આપણે અહીં આ મલ્ટીમીટર નો ઉપયોગ કરીએ છીએ તેને AC પર મૂકો કારણકે આ AC સોર્સથી કનેક્ટ થયેલ છે તો આ અલ્ટરનેટીંગ કરંટ છે જે અહીં અલ્ટરનેટીંગ EMF પ્રોડ્યુસ કરે છે અને હવે જુઓ જો હું આ વાયરને અહીં આ રેઝિસ્ટન્સ ના આ છેડા સાથે સીધો જોડું છું તો તમે જોશો કે જ્યારે હું AC સપ્લાય આપું છું ત્યારે હું એક વિશેષ રીડિંગ જોઉં છું તો ચાલો આ રીડિંગ શું છે તે જોઈએ અને તમે જોશો કે રીડિંગ લગભગ 0 226 V છે તે આ પાથ માટે છે ચાલો હવે એ જ બે પોઇન્ટ સાથે પાથ બદલીએ હું આ કાઢીશ અને તેને પાછળથી જોડીશ અને જોઇશ કે રીડિંગ કેટલું આવે છે તે બે સમાન પોઈન્ટ્સને હવે હું પાછળથી જોડી રહ્યો છું ચાલો જોઈએ કે રીડિંગ શું છે જો હું તેને ચાલુ કરું તો તમે જોશો કે તે જ બે પોઈન્ટ્સ માટે રીડિંગ ખૂબ જ ઓછું છે હવે મેં અહીં કઈ ખોટું જોડાણ નથી કર્યું તે બતાવવા માટે તમારામાંથી કેટલાકને આશ્ચર્ય થશે કે કદાચ હું કંઈક જાદુ કરી રહ્યો છું અથવા તો કંઈક ખોટું કરી રહ્યો છું તે માટે હું તમને ફરીથી આ બાજુથી જોડીને રીડિંગ બતાડીશ અને તમે ફરીથી જોશો કે રીડિંગ પાછું 0 225 V છે હું તેને અહીં જોડું છું અને ચાલો આ ફરીથી ચાલુ કરીએ અને તમે ફરીથી જોશો કે તે 0 23 V છે તો તમે જુઓ કે આ બે પોઈન્ટ્સને જોડીને હું કયો પાથ બનાવું છું તેના આધારે વોલ્ટેજ અલગ મળે છે અને તે નોન કન્ઝર્વેટીવ ફિલ્ડની વ્યાખ્યા છે અને તેથી આપણે અહીં બતાવ્યા પ્રમાણે આ બદલાતું મેગ્નેટીક ફિલ્ડ અહીં ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ કરે છે જે નોન કન્ઝર્વેટીવ છે તો ચાલો આપણે સમજીએ કે આ ડેમોન્સ્ટ્રેશન્સમાં આપણે શું કર્યું છે પ્રથમ ડેમોન્સ્ટ્રેશનમાં મારી પાસે આ લાંબી પાઇપ હતી જે મેટાલિક મેગ્નેટીક બાયસીકલ પ્રોક્સથી ભરેલી હતી અને તેની આજુબાજુમાં AC નું વહન કરતા આ વાયર્સ હતા અને આ મૈન્સ સાથે જોડાયેલું હતું જેવો અહીં કરંટ પસાર થવાનું શરુ થાય ત્યારે અહીં મેગ્નેટીક ફિલ્ડ પ્રોડ્યુસ થયું હતું જે સમય પર આધારિત હોય છે જે કરંટના પ્રમાણસર છે જે પણ સમય આધારિત છે અને તેથી B∂t0 છે અને કારણકે B એ આ દિશામાં છે B∂t પણ આ જ દિશામાં છે અને તેથી તે ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ કરે છે જે આની ફરતે છે પ્રોડ્યુસ થતું ઇલેક્ટ્રીક ફિલ્ડ ϵ cosωt છે અને તમે તે અવલોકન કર્યું હતું આ પહેલું ડેમોન્સ્ટ્રેશન હતું તમે આ ઇલેક્ટ્રીક ફિલ્ડનું અવલોકન કરો છો કારણકે બલ્બ પ્રકાશિત થાય છે B ∝ I sinωt B∂t≠0 ϵ cosωt બીજા ડેમોન્સ્ટ્રેશનમાં આપણી પાસે પાઇપ્સ હતી આ સોલિડ છે અને આપણે તેની અંદર એક ચુંબક મૂક્યું હતું આ ચુંબકમાં મેગ્નેટીક ફિલ્ડ લાઇન્સ આ મુજબ છે જેમ જેમ અહીં દરેક બિંદુ પર ચુંબક નીચે આવે છે અથવા જો હું અહીં કોઈ વિભાગ લઉં તો મેગ્નેટીક ફ્લક્સ બદલાય છે જેમ મેગ્નેટીક ફ્લક્સ બદલાય છે તેમ તે ફરતે ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ કરે છે તેને હું વાદળી રંગથી બનાવું છું તે ફરતે ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ કરે છે અને તે શેલમાં કરંટ પ્રોડ્યુસ કરે છે અને તે કરંટ એવો હોય છે કે તે ચુંબકની હિલચાલનો વિરોધ કરે છે હવે જેમ વાહકતા વધારે હોય છે મેગ્નેટીક મોમેન્ટ વધારે હોય શેલની ત્રિજ્યા અને જાડાઈ વધારે હોય તેના આધારે કરંટ અથવા ચુંબકનું ધીમું થવું બદલાશે ત્યાં એક વધુ કવાંટીટી હશે જે 0 છે તે સ્પેસ ની પરમીએબીલીટી છે પરિમાણીય વિશ્લેષણ દ્વારા આ બધાને ધ્યાનમાં રાખીને હું આ નીચે આવવા માટે લેતા સમય માટે એક સૂત્ર બનાવી શકું છું હું તેને એક અસાઈન્મેન્ટ પ્રોબ્લમ તરીકે આપીશ ચુંબકની આ ધીમા થવાની તકનીકનો ઉપયોગ શોક એબ્સોર્બર બનાવવા માટે પણ થાય છે જયાં તમે ફેરોફ્લુઇડ મૂકો છો જે ટ્યુબમાં ફેરોમેગ્નેટીક પાર્ટીકલ્સ કેરી કરે છે અને આમાં તમે રોડ મૂકો જેની ઉપર પ્લેટફોર્મ અથવા કાર હોય છે જેને તમે ધીમી કરવા માંગો છો જો તે ઉપરથી નીચે આવે તો આના દ્વારા કરંટ ફ્લો થાય છે જેવો કરંટ ફ્લો થાય ત્યાં મેગ્નેટીક ફિલ્ડ બને છે જો આ લાલ ઓબ્જેક્ટ નીચે અથવા ઉપર જાય તો તે ઇલેક્ટ્રીક ફિલ્ડનું નિર્માણ કરે છે અને તેથી આ લાલ સળિયાના ઉપર અને નીચે જવાના કારણે આના મેગ્નેટીક ફિલ્ડના કારણે જે ઇલેક્ટ્રીક ફિલ્ડ મળે છે તે આ ફેરોફ્લુઇડમાં કરંટ પ્રોડ્યુસ કરે છે જે આ ફેરફારનો વિરોધ કરે છે અને તેથી ગતિ ધીમી પડે છે ત્રીજું મેં તમને પ્રોડ્યુસ થયેલ ઇલેક્ટ્રીક ફિલ્ડનું નોન કન્ઝર્વેટીવ નેચર બતાવ્યું હતું અને હું તેને આ રીતે મોડલ કરી શકું છું આ ફિલ્ડમાં મારી પાસે અહીં ફરતે એક રિંગ હતી આ બાજુ થોડો રેઝિસ્ટન્સ હતો અને બીજી તરફ કેટલાક બીજા રેઝિસ્ટન્સ હતા જ્યારે મેં આ લાલ બાજુથી વાયર્સ લીધાં ત્યારે મેં આને વોલ્ટમીટરથી જોડ્યું અને મને એક રીડિંગ મળ્યું બીજી બાજુ જ્યારે મેં બીજી બાજુથી વાયરને કનેક્ટ કર્યા ત્યારે મને એક અલગ રીડિંગ મળ્યું તેનું વિશ્લેષણ કરી અને તપાસ કરી શકાય કે આ રીડિંગ શું હોવું જોઈએ અને આપણે ડેમોન્સ્ટ્રેશનમાં જોયું કે રીડિંગ અલગ આવે છે અને તેથી ફિલ્ડનું નેચર નોન કન્ઝર્વેટીવ છે અને તે એટલા માટે છે કે ઇલેક્ટ્રીક ફિલ્ડ લાઇન્સ પોતાને ક્લોઝ કરે છે તેથી હું બે પોઈન્ટ્સ વચ્ચે પોટેન્શિયલને વ્યાખ્યાયિત કરી શકતો નથી જો હું બીજી વાર માપીશ તો પણ પોટેન્શિયલ વધારે આવશે જ્યારે વોલ્ટમીટર બે જુદી બાજુઓ પર હોય ત્યારે પોટેન્શિયલના તફાવતની ગણતરી કરવા માટે હું તમને ફરી એક અસાઈન્મેન્ટ પ્રોબ્લમ આપીશ